ચાલો સિરીઝમાં બે PV સેલ્સનું સિમ્યુલેશન કરીએ ચાલો સિરીઝમાં બે આયડેન્ટીકલ PV સેલ્સનો કેસ લઈએ મે જીસીશેમ સ્કીમેટિકમાં સર્કિટ બનાવી છે અને આ સ્કીમેટિક છે અહીં આ ભાગ એક PV સેલ છે અને આ બીજો PV સેલ છે તેથી હું આનું નામ PV સેલ1 તરીકે રાખું છું તે ઇન્સ્યુલેશન સોર્સ ધરાવે છે તે 1 એમ્પનો કરંટ સોર્સ છે ત્યાં ડાયોડ D1 શન્ટ રઝીસ્ટન્સ અને સિરીઝ રઝીસ્ટન્સ છે તેવી જ રીતે PV સેલ 2 માટે પણ ઇન્સ્યુલેશન કરંટ સોર્સ Ip2 એક એમ્પ છે સમાન મૂલ્યનો D2 R શન્ટ અને R સિરીઝ ચિત્રમાં આવે છે તેથી આ સેલ આની સાથે સિરીઝમાં જોડાયેલ છે અને ટર્મિનલ્સનાં આ પોઈન્ટ પર લોડ કનેક્ટ થયેલ છે આપણે વોલ્ટેજ સોર્સને જોડયો છે જે સાઇન વેરિંગ સોર્સ છે જે X એક્સીસ સ્વીપ પૂરો પાડશે મેં આઉટપુટ ટર્મિનલ માટે નોડને nVt નામ આપ્યું છે સેલ 2 નીચેના સેલનાં ટર્મિનલ માટે nVt2 નામ આપ્યું છે જે ટર્મિનલ વોલ્ટેજને માપે છે જો તમારે ઉપરના PV સેલ 1 માટે ટર્મિનલ વોલ્ટેજ શોધવો હોય તો તે nVt - nVt2 છે મે અહીં સ્પાઈસ ઇનકલુડ ડાયરેક્ટિવ સામેલ કરી છે ફાઈલ pv sub છે તેની અંદર એક ડિફોલ્ટ ડાયોડ મોડેલ છે જે ડાયોડસ D1 અને D2 ને હેન્ડલ કરવા માટે છે તેથી આપણે સ્કીમેટિક સાથે તૈયાર છીએ ચાલો આપણે નેટલિસ્ટ જનરેટ કરીએ અને એનજીસ્પાઈસનો ઉપયોગ કરીને સિમ્યુલેશન કરીએ હું સિમ્યુલેશન પ્રોજેક્ટ ફોલ્ડર પર જાઉ છું જે pvsim છે ત્યાં ત્રણ ફાઇલ છે જે તમે જોશો અહીં series sch આ એક સ્કીમેટિક ફાઇલ છે જે આપણે હમણાં જોઇ છે series cir આ સર્કિટ ફાઇલ છે જેમાં એનાલીસીસ છે sub જે આ સ્પાઈસ ડાયરેકટીવ દ્વારા series schમાં લેવામાં આવ્યું હતું આમાં ડિફોલ્ટ ડાયોડ મોડેલ સિવાય કંઈ નથી Series cirમાં ટ્રાન્ઝીયન્ટ એનાલીસીસ સ્ટેટમેન્ટ છે netlist series net ને સામેલ કરાવવા એક ઇન્ક્લુડ સ્ટેટમેન્ટ છે જે આપણે હજુ જનરેટ કરાવ્યું નથી જે હવે આપણે જોઈશું અહી કંટ્રોલ સ્ટેટમેન્ટની સિરીઝ છે એક બેક ગ્રાઉન્ડને સફેદ તરીકે સેટ કરવા અને ફોરગ્રાઉન્ડની બ્લેક સેટ કરવા છે અને પછી કોમેન્ટને રન કરાવો જેથી તે કંટ્રોલ સ્ટેટમેંટમાં મુકાય હવે ચાલો નેટલિસ્ટ ફાઇલ જનરેટ કરીએ અને પછી એનજીસ્પાઇસમાં જઈએ તે માટે પ્રથમ ટર્મિનલ વિંડો ખોલો અને પ્રોજેક્ટ સબ ફોલ્ડરમાં જાવ તેથી આપણી પાસે બધી સંબંધિત ફાઇલો અહીં છે મારી પાસે અહીં નેટલિસ્ટ જનરેશન કમાન્ડ છે gnetlist dash g spice dash sdb output to series net from the input series sch gnetlist g spice sdb o series net series તેથી આ નેટલિસ્ટ જનરેટ કરશે તમે અહીં પાછા આવી શકો છો અને જુઓ કે નેટલિસ્ટ જનરેટ થઈ છે અને ત્યારબાદ હવે Ngspice series કોલ કરાવો તેથી આપણે એનજીસ્પાઇસમાં છીએ એનજીસ્પીસ રન કમાન્ડનો ઉપયોગ કરે છે જે ત્યાં ડોટ કંટ્રોલ સ્ટેટમેન્ટમાં હતો તમે ડિસ્પ્લે તપાસી શકો છો અને જોઈ શકો છો કે આ વેક્ટર્સ તમારા માટે પોલ્ટ કરવા માટે ઉપલબ્ધ છે હવે આપણે પ્લોટ કરી પરિણામો જોઇ શકીએ છીએ તમે જેનો પ્લોટ કરવા માંગતા હોય તે જોઈ શકો છો તમે સ્કીમેટિક ફાઈલ ખોલી શકો છો જેથી તમે જે વેરિયેબલ પ્લોટ કરવાના હોય તેને સરળતાથી સમજી શકો છો હવે ચાલો આપણે કહીએ કે આપણે આ આઉટપુટ સોર્સમાંથી વહેતો કરંટ જે high છે અને આની અક્રોસનો વોલ્ટેજ જે ટર્મિનલ વોલ્ટેજ છે તેનો પ્લોટ કરવા માંગીએ છીએ તે કેવું દેખાય છે તો ચાલો V0 સોર્સ નો કરંટ versus nvt પ્લોટ કરીએ તેથી આપણને આવો પ્લોટ મળે છે તેથી તમે એક પ્લોટ જોવાની જગ્યાએ આપણે પ્લોટ્સનું જૂથ જોઈ શકીએ છીએ જે તમને વિવિધ પ્રકારની વસ્તુઓનો એક પ્રકારનો સંબંધિત વિચાર આપે છે તો ચાલો હું આ quit કરું છું ચાલો હું PV સેલ 1 PV સેલ 2 અને આખા સેટની I versus V કેરેક્ટરીસ્ટિકસ પ્લોટ કરું Plot i v0 versus nvt તમને આખા PV મોડ્યુલની I versus V કેરેક્ટરીસ્ટિકસ આપશે અને પછી i v0 versus nVt 2 તમને PV સેલ 2ની IV કેરેક્ટરીસ્ટિકસ આપશે અને i v0 versus nvt - nvt2 તમને PV સેલ1ની IV કેરેક્ટરીસ્ટિકસ આપશે હવે પ્લોટ કરો મેક્ષીમાઇઝ કરો અને તમે જોશો કે તમારી પાસે આ કેરેક્ટરીસ્ટિકસ છે તમે આ વાદળી લાઈન જોશો જે ખરેખર આમાં બે લાઈન્સ છે એક નારંગી અને બીજી એક વાદળી છે આ બે સેલ્સ માટે I versus V છે તે આયડેન્ટીકલ સેલ્સ છે અને લાલ એ પરિણામી સેલ માટે છે અને તે તમે અહીં જોઈ રહ્યાં છો જે આપણી થીયરી સાથે મેચ થાય છે હવે આપણે ત્રણ વસ્તુઓ માટે પાવર versus વોલ્ટેજ કર્વ પ્લોટ કરીએ આ સેલ 1 માટે પાવર versus વોલ્ટેજ છે સેલ 2 માટે પાવર versus વોલ્ટેજ અને પછી કોમ્બિનેશન માટે છે તો ચાલો હવે i v0 પ્લોટ કરીએ i કરંટ બધા માટે સરખો છે કારણ કે તેઓ સિરીઝ કનેક્ટેડ છે ત્રણેય કોમ્પોનન્ટસ માટે સરખો રહેશે ચાલો આખા સેલ માટે i v0 x nvt આખા સેલ માટે verses nvt પ્લોટ કરીએ અને પછી એ જ X એક્સીસ પર i v0 x nvt2 pv સેલ 2 માટે verses nvt પ્લોટ કરીએ i v0 x nvt - nvt 2 એ સેલ 1ની અક્રોસનો વોલ્ટેજ આપશે verses nvt પ્લોટ કરીએ તેથી આ તમને ત્રણ સેલ્સ માટે પાવર versus વોલ્ટેજ કર્વ આપશે તમે તેમને અહીં જોશો તેથી તમે જોશો કે વાદળી સેલ 1 માટે પાવર versus વોલ્ટેજ અને સેલ 2 માટે નારંગી અને લાલ કર્વ આખા સિરીઝ કોમ્બિનેશન માટે પાવર versus વોલ્ટેજ કર્વ આપશે મારી પાસે અહીં સિરીઝમાં જોડાયેલા બે મોડ્યુલોની સર્કિટ છે હવે આ મોડ્યુલ 1 છે આ મોડ્યુલ 1 માં પાંચ PV સેલ્સ છે અને આ પાંચ PV સેલ્સ આયડેન્ટીકલ છે બધામાં એક એમ્પ ઇન્સ્યુલેશન કરંટ સોર્સ છે તેઓ સિરીઝમાં જોડાયેલા છે અને આ બીજું મોડ્યુલ છે મોડ્યુલ 2 અને તેઓ પણ સિરીઝમાં કનેક્ટેડ છે પણ બધા આયડેન્ટીકલ નથી તમારી પાસે તેમાંથી બે એક એપ્મનાં કરંટ સોર્સ છે અને તેમાંથી ત્રણ પાસે 0 7 એમ્પ કરંટ સોર્સ છે જે દર્શાવે છે કે આ PV સેલ્સ આંશિક શેડિંગમાં છે હવે આ મોડ્યુલ 2 અને આ મોડ્યુલ 1 બાહ્ય લોડ સાથે સિરીઝમાં જોડાયેલ છે આ કિસ્સામાં બાહ્ય લોડ એ વોલ્ટેજ સોર્સ છે જે સ્વીપ તરીકે કાર્ય કરે છે જો તમે સિમ્યુલેશન પ્રોજેક્ટ ફોલ્ડર પર નજર કરો તો તમારી પાસે ત્રણ પરિચિત ફાઇલો છે સ્કીમેટિક ફાઇલ કે જે આપણે હમણાં જ જોઈ series cir એ સર્કિટ ફાઇલ છે જેમાં એનાલીસીસ સ્ટેટમેન્ટ્સ સામેલ છે અને pv subમાં આ કિસ્સામાં ડાયોડ મોડેલ ડિફોલ્ટ ડાયોડ મોડેલ છે જે series sch નાં સંદર્ભમાં સ્પાઈસ ડાયરેક્ટિવમાં છે હવે જો તમે series cir પર નજર રાખવા માંગતા હો તો મારી પાસે અહીં ટ્રાન્ઝીયન્ટ એનાલીસીસ સ્ટેટમેન્ટ છે અને આ ઇનકલુડ સ્ટેટમેન્ટ છે જેમાં series net list file આ netlist file છે જે આપણે ટૂંક સમયમાં જનરેટ કરીશું અને આ કંટ્રોલ સ્ટેટમેન્ટ્સ છે જ્યાં પહેલા બે બેક ગ્રાઉન્ડને સફેદ અને કાળા સેટ કરે છે અને પછે તમે સિમ્યુલેશન રન કરાવશો તો ઓટોમેટીકલી પ્લોટ થશે તેથી i versus v i versus i x v જે પાવર versus v છે કમ્બાઈન્ડ સીસ્ટમ પાવર versus v મોડ્યુલ1 નો પાવર versus v મોડ્યુલ2 નો પાવર versus v પ્લોટ કરો મેં i versus v સ્કેલ કરેલ છે તેથી તમારી પાસે ખૂબ સરસ દેખાતો ગ્રાફ છે તો ચાલો હું ટર્મિનલ વિંડો પર જઈશ પહેલા નેટલિસ્ટ જનરેટ કરીએ આપણે તેને એક્ઝીક્યુટ કરીએ હવે આપણે જોઈએ છીએ કે ત્યાં એક નેટલિસ્ટ છે જે અંદર આવ્યું છે અને હવે આપણે ngspice series cir ને કોલ કરાવીએ અને એક્ઝેક્યુટ કરીએ છીએ તેથી તમે જુઓ છો કે તે એક્ઝેક્યુટ થયુ અને તેને મેક્ષીમાઇઝ કરો અને તમે બધા ગ્રાફ્સ જોઈ શકો છો જે આપણે પ્લોટ કર્યા હતા અને આપણે કંટ્રોલ સ્ટેટમેન્ટમાં સામેલ કરેલા હતા હવે આ જુઓ i એ બાહ્ય લોડ દ્વારા વહેતો કરંટ છે તેથી તે આ લાલ લાઈન છે જે i versus v બતાવે છે અને આ નારંગી લાઇન i x nvt nvt2 છે જે એક મોડ્યુલની અક્રોસનો વોલ્ટેજ છે તેથી આ તે મોડ્યુલનો પાવર હશે જે નારંગી લાઈન છે અને લીલી લાઇન એ મોડ્યુલ 2 નો પાવર છે આ તે છે જે વીક છે અને આંશિક શેડિંગ ધરાવે છે અને લીલો રંગ એ કમ્બાઈન્ડ સેલ નો નેટ પાવર છે તેથી તમે જોશો કે તે ચર્ચા સાથે ખૂબ સંમત થાય છે જે આપણે અગાઉ કરી હતી અવલોકન કરો કે મોડ્યુલ 1 હંમેશા ક્વોદરન્ટ1 માં હોય છે જે સમગ્ર કાર્યમાં સોર્સિંગમાં હોય છે અવલોકન કરો કે લીલી લાઇન સોર્સિંગથી આ પોઇન્ટે સીન્કીંગ તરફ જાય છે તેથી અહીં આ બધી જગ્યાએ પાવર પોઝીટીવ છે મોડ્યુલ 2 સોર્સ તરીકે કાર્ય કરે છે અહીં પાવર 0 છે અને તે પસાર થઈ જાય છે પાવર નેગેટીવ બને છે અને અહીં તે સીન્કીંગ છે જે ડિસીપેટરની જેમ વર્તે છે હવે ચાલો જોઈએ કે જો આપણે પ્રોટેકટીવ ડાયોડ મૂકીએ તો શું થાય છે અને આ પાવરનાં નેગેટીવ ભાગને દૂર કરવાનો પ્રયાસ કરીએ આ ત્યાં સિરીઝ માં જોડાયેલા બે મોડ્યુલોની સમાન સર્કિટ છે જે મેં કરેલું તેમાં એક ફેરફાર છે અને તે આ ડાયોડ છે મેં આ બાયપાસ ડાયોડને જ્યારે પણ મોડ્યુલ 2 સિંક મોડમાં કાર્યરત થાય અથવા નેગેટીવ બનવાનો પ્રયાસ કરે ત્યારે અહીં મોડ્યુલ 2 ને સુરક્ષિત રાખવા માટે સામેલ કર્યો છે ચાલો હવે ટર્મિનલ પર જઈએ ચાલો હવે નેટલિસ્ટ જનરેટ કરીએ અને ચાલો આપણે ngspecie environment cir માં જઈએ તમે જોશો કે સિમ્યુલેશન એક્ઝેક્યુટ થયેલ છે અને તમે હવે આ પ્રોટેક્શન ડાયોડ સાથે ગ્રાફ્સનો સેટ જોશો અવલોકન કરો કે લીલી લાઇન જે મોડ્યુલ 2 નો પાવર કર્વ છે અને તે નેગેટીવ બનાવવાનો પ્રયાસ કરે છે તે ક્લેમ્પ્ડ થઈ જાય છે અલબત્ત ડાયોડ આદર્શ નથી તેથી તે ફોરવર્ડ વોલ્ટેજમાં ક્લેમ્પ્ડ થઈ જાય અવલોકન કરો કે આ કર્વનો શેપ પણ આપણી ચર્ચા મુજબ છે અવલોકન કરો કે સમગ્ર સિરીઝ સિસ્ટમ માટે પાવર કર્વ એક નહિ બે હિલ્સ ધરાવે છે